સેવા પ્રવાહમાં ઉપભોક્તા I નમસ્તે હું જયંતા ચેટર્જી છું અને હું આઇઆઇટી કાનપુર થી તમારી સાથે આજની દુનિયામાં મેનેજિંગ સર્વિસિસ કોનટેમપોરારી ઈસ્સૂએસ મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છું છેલ્લા કેટલાક સત્રોમાં અમે સેવાઓની વિવિધ વિશિષ્ટ વિશેષતાઓ અથવા વિશેષતાઓ કે જે ખાસ કરીને સર્વિસ ડોમેન પર લાગુ થાય છે પડકારો જે વિશિષ્ટ લક્ષણો દ્વારા બનાવવામાં આવે છે અને અમે જોયું છે કે કેવી રીતે સેવા વ્યવસાય તરીકે અમે તે પડકારોનો સફળતાપૂર્વક પ્રતિસાદ આપી શકીએ છીએ આજે હું ચર્ચા કરવા જઈ રહી છું તે સેવા પ્રવાહ સાથે જોડાવા માટેની પ્રક્રિયા ની છે તેથી આજ નો આપનો વિષય સેવા પ્રવાહમાં ઉપભોક્તા છે પરંતુ તે પહેલાં હું તમને એક સરસ દૃષ્ટિકોણ આપું છું એક બાજુ સેવાઓની વિશેષતાઓ અને તેની સાથે જોડાયેલા પ્રતિસાદોનું સંયુક્ત દૃશ્ય અને જેમ તમે આ ચોક્કસ ટેબલ માંથી જોશો સંશોધકોની સંખ્યા અને તેમના કાર્યમાંથી લીધેલ છે તે વિવિધ વ્યૂહરચનાઓ વચ્ચે ચોક્કસ વિષયોનું જોડાણ છે અને કેટલીક પ્રતિભાવ વ્યૂહરચના ખરેખર સેવાની લાક્ષણિકતાઓની સંખ્યાને ઉકેલે છે તેથી અમારી પાસે અમૂર્તતા છે અને અમે અમૂર્તતા ના પ્રતિભાવમાં અમારી માર્કેટિંગ વ્યૂહરચના અને પ્રતિભાવ તરીકે અમૂર્તતા ની ચર્ચા કરી છે અમે આબેહૂબ મૂર્ત છબીઓને પ્રકાશિત કરવા માંગીએ છીએ અમે સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓને તેમની યોગ્યતા તેમનું સરનામું તેમના સાધનો વગેરેને પ્રકાશિત કરવા માંગીએ છીએ અમે એ પણ ચર્ચા કરી છે કે તમે કેવી રીતે બોલાયેલા શબ્દો દ્વારા પ્રચાર કરી શકો છો તેથી ઉત્તેજના અને ગ્રાહક હિમાયત વચ્ચે ની ધારણા અહીં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જે મજબૂત સંગઠનાત્મક છબીઓ બનાવે છે તે સેવા આપનાર ની ક્ષમતાની મૂર્તતા રજૂ કરવા માટે એક પ્રકારનું પાત્ર બની જાય છે અને અલબત્ત અમે સંદેશાવ્યવહાર પહેલા તેમજ પછી વપરાશના મહત્વ વિશે પણ વાત કરી છે આપણે ખર્ચના ઘટકોને વિગતવાર કેવી રીતે સમજવાની જરૂર છે તે એક ખાસ મુદ્દો છે તેથી અમે કિંમતમાં સંકેત આપી શકીએ છીએ અમૂર્તતા ના સંદર્ભમાં કેટલાક પ્રતિભાવો ની અમે પછીથી ચર્ચા કરીશું જ્યારે અમે સેવાઓની કિંમતની ચર્ચા કરીશું તેથી આ અમૂર્તતા ના પ્રતિભાવો છે જેને ઘણી વખત તમામ સેવાઓની માર્કેટિંગ સમસ્યા ની માતા કહેવામાં આવે છે અમારી પાસે બીજી એક અવિભાજ્યતા છે તેથી અમે ગ્રાહકોને કેવી રીતે મેનેજ કરીએ છીએ તેના વિશે અમે ચર્ચા કરી છે આમાંના કેટલાક મુદ્દાઓની આજના સત્રમાં ચર્ચા કરીશું જ્યાં અમે સેવાઓના પ્રવાહમાં ગ્રાહકનો અભ્યાસ કરીશું અને મને લાગે છે કે છેલ્લા સત્રમાં આપણે ચર્ચા કરી છે કે આપણે વધઘટ થતી માંગનો સામનો કરવા માટે વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને વિજાતીયતા અને નાશવંતતાને કેવી રીતે હલ કરી શકીએ અને આ વિષમતા અને નાશવંતતાને પહોંચી વળવા માટે આપણે માંગ અને ક્ષમતા અથવા તેના બદલે બંને બાજુ સંતુલન વ્યવસ્થાપનને સમાયોજિત કરવાની જરૂર છે તેથી તમે આ ચાર્ટ ને વધુ વિગતવાર જોઈ શકો છો અહીં ઘણા પ્રખ્યાત સંશોધન સંદર્ભો આપવામાં આવ્યા છે તેમાંથી ઘણાં તમારા માટે વિવિધ શોધ પદ્ધતિઓ દ્વારા નેટ પર વાંચવા માટે મફતમાં ઉપલબ્ધ છે અને સંપૂર્ણ નકલ તેના દ્વારા તમારી સંસ્થામાં તમારી ડિજિટલ પુસ્તકાલય માં ડાઉનલોડ કરી શકાય છે પરંતુ મેં જે કાળજી લીધી છે તે એ છે કે મેં તે સંદર્ભો જોવાનો પ્રયાસ કર્યો છે જે મોટાભાગના લોકો માટે સર્ચ એન્જિન અને કેટલીક સેવાઓ દ્વારા સીધા જ સરળતાથી સુલભ છે તેથી ચાલો હવે હું આજ ના વિષય પર જઈશ સેવાના પ્રવાહમાં ઉપભોક્તા ખરીદી પહેલાથી સેવા મેળાપ સુધી ખરીદી પછીના તબક્કા સુધી મુસાફરી કરે છે તેથી ખરીદી પહેલાનો તબક્કો આ જરૂરિયાતોના સમૂહ દ્વારા પ્રકાશિત થાય છે હું દરેકને વ્યક્તિગત રીતે લઈશ અને તમારી સાથે પ્રતિભાવ પદ્ધતિઓ અને સેવા વ્યવસ્થાપનના કેટલાક મુદ્દાઓને સમજવા અને ચર્ચા કરવાનો પ્રયાસ કરીશ સંજોગવશાત મેળાપ પેહલા અને મેળાપ પછીનો આ સમગ્ર પ્રવાહ પૂર્વ તબક્કા ના પ્રખ્યાત AIDA અથવા AIDA મોડલ જેવો જ છે જે ઉત્પાદનોના કિસ્સામાં ગ્રાહકની ખરીદીની વર્તણૂકને સમજવામાં ખૂબ જ લોકપ્રિય છે તેથી A નો અર્થ અવેરનેસ I નો અર્થ ઇન્ટરેસ્ટ D નો અર્થ ડિઝાયર અને છેલ્લે A નો અર્થ ક્રિયા અથવા ખરીદી ક્રિયા છે આ બ્લોક જે તમે અહીં જુઓ છો તેને ઉત્તેજના મૂલ્યાંકન વગેરેની જરૂર છે તે વાસ્તવમાં AIDA પ્રતિકૃતિ ની વધુ વિસ્તૃત ગોઠવણ છે પરંતુ અહીં કેટલોક ઘોંઘાટ છે જે સર્વિસ ડોમેન માટે ખાસ છે તેથી ચાલો હવે આ દરેક તત્વોને વધુ વિગતવાર જોઈએ તેથી પ્રથમ ઉત્તેજનાની જરૂર છે દેખીતી રીતે ગ્રાહકને અમુક પ્રકારની જરૂરિયાત હોય છે જેના માટે ગ્રાહક પછી કોઈ ઉકેલ કોઈ સેવા શોધે છે હવે આ જરૂરિયાત વિવિધ પ્રક્રિયા ને કારણે વધી શકે છે તેમાની કેટલીક પ્રક્રિયા ભૂખ જેવી શારીરિક છે જ્યારે તમે ખોરાક અને પીણાની સેવા મેળવો છો અથવા તે સેવા સંસ્થા દ્વારા માર્કેટિંગ પ્રવૃત્તિ દ્વારા પ્રક્રિયા શરૂ થઈ શકે છે અથવા તે વાસ્તવમાં તેનાથી સંબંધિત પણ હોઈ શકે છે તે વાસ્તવમાં ચોક્કસ કર્મચારીઓના સન્માન અથવા સામાજિક જરૂરિયાત સાથે પણ સંબંધિત હોઈ શકે છે તેથી જેમ તમે જોઈ શકો છો કે આ જરૂરિયાત ઉત્તેજના છે જે પ્રક્રિયા માસ્લોની જરૂરિયાતોના વંશવેલાસાથે મળતી આવે છે અમે પહેલાથી જ આની ટૂંકમાં ચર્ચા કરી ચૂક્યા છીએ પરંતુ જો તમે પરિચિત ન હોવ તો તમે ફરીથી નેટ પર મસ્લો જઈ શકો છો અનેમસ્લો ની જરૂરિયાતોનો વંશવેલો શોધી શકો છો અને ભૌતિક અને સુરક્ષા જરૂરિયાતોથી શરૂ કરીને છેલ્લે સ્વ વાસ્તવિકતા સુધી જરૂરિયાતો છે અને વિવિધ પ્રકારની પ્રક્રિયા છે જે તે જરૂરિયાતોના સંદર્ભમાં વિવિધ પ્રકારની સેવાઓ માટે થઈ શકે છે આ તબક્કે આજે અમારી ચર્ચા છે જેમાં અમે કહીએ છીએ કે ઉપભોક્તાના મનમાં અમુક પ્રકારની જરૂરિયાત ઉભી થઈ છે અને ગ્રાહક કોઈક ઉકેલ શોધી રહ્યો છે તેથી પ્રથમ પ્રવૃત્તિ દેખીતી રીતે જ્યાં સેવા વ્યવસ્થાપન છેલોકો હોઈ ત્યાં આપણ ને તે પ્રતિભાવ આપવા માટે સ્થિર અને સક્ષમ હોવા જોઈએ જેથી ગ્રાહકની માહિતી શોધ સરળ હોય ગ્રાહક સરળતાથી અમને શોધી શકે તેથી જો હું ખોરાક અને પીણા ની સેવા હોઉં તો ખાતરી કર્યા પછી કે મારા લક્ષિત ગ્રાહકોના સમુદાયમાં જ્યારે તેઓ બહાર ખાવાની અથવા તાજગી લેવાની જરૂરિયાત અનુભવે ત્યારે ગ્રાહકના મનમાં મારું નામ પ્રથમ આવે અહીં શૈક્ષણિક રીતે આપણે સમજીએ છીએ કે ત્યાં વિવિધ પ્રકારના ઉકેલો છે જે ચોક્કસ જરૂરિયાતને પ્રતિસાદ આપવા માટે શક્ય છે પરંતુ ગ્રાહક સામાન્ય રીતે પસંદગી કરે છે તેથી એક વ્યવસાય તરીકે અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે પસંદગીની તે વિશાળ શ્રેણીમાંથી જે ઉત્તેજિત જરૂરિયાતને પહોંચી વળવા માટે શક્ય છે અમારે તેની અંદર હોવું જોઈએ જેને આપણે ઉત્પાદિત સમૂહ કહીએ છીએ જે તમે તમારી સ્ક્રીન પર જુઓ છો જે ઉત્પાદનોનો સમૂહ છે અને બ્રાન્ડ કે જેને ગ્રાહક વાસ્તવિક નિર્ણય લેવાની પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં લે છે તેથી તે કુલ સંભાવનાનો પેટા સમૂહ છે અને તે મહત્વનું છે કે અમારી માર્કેટિંગ પ્રવૃત્તિ તરીકે અમારી સેવાની પ્રતિષ્ઠા અમારી સેવા શ્રેષ્ઠતા એ સુનિશ્ચિત કરે છે કે અમે ઉત્પાદિત સમૂહની અંદર છીએ અને પછી અલબત્ત ઉત્પાદિત સમૂહ માં ગ્રાહક વિકલ્પોનું મૂલ્યાંકન કરે છે હવે આ સેવાના ક્ષેત્રમાં એક ખૂબ જ ઊંડી અને નિર્ણાયક પ્રવૃત્તિ છે અમને અમારા સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે વૈકલ્પિક જગ્યા નું મૂલ્યાંકન કરતી વખતે ગ્રાહક તેના મનમાં જે વિશેષતાઓ અથવા તેના બદલે લક્ષણો અથવા ગુણો અથવા ગુણધર્મો પર ભાર મૂકે છે ઉત્તેજિત સમૂહ ત્રણ પ્રકારના હોય છે સૌથી સરળ એક શોધ વિશેષતા છે જે મૂળભૂત રીતે માહિતીની માત્રા અને ગુણવત્તા પર આધારિત છે તેથી ફૂડ આઉટલેટ નક્કી કરવા રેસ્ટોરન્ટ પર નિર્ણય લેવા અથવા કોમોડિટીની કિંમત પસંદ કરવા માટે મૂળભૂત રીતે ગ્રાહકને સારી અને પૂરતી માહિતીની જરૂર હોય છે તેથી તે સેવાઓ કે જે શોધ વિશેષતાઓના સંદર્ભમાં ભારે હોય છે તે સારી ઉચ્ચ ગુણવત્તા પૂરતી માહિતી પ્રદાન કરી શકે છે અને તેમના ઉદ્દેશ્યને હાંસલ કરી શકે છે પરંતુ જો સેવાનો અનુભવ ભારે હોય તો તમારે ગ્રાહકને અનુભૂતિ મેળવવા માટે અમુક રીતે જરૂર છે તે મૂવીના ટ્રેલર જેવું છે અથવા લખવા માટેના નમૂના અથવા પરીક્ષણ અથવા નવા થીમ પાર્ક અથવા હોલિડે ડેસ્ટિનેશનની મુલાકાત માટે ઇન્ટરનેટ આધારિત ઓડિયો વિડિયો ડિસ્ક્લોઝર અને ફાઇનર પોઈન્ટ્સ દ્વારા અનુભવોની વહેંચણી જેવી છે અલબત્ત સૌથી અઘરી ત્રીજી શ્રેણી છે જે વિશ્વાસ સંબધિત ગુણધર્મ છે જેમ કે આપણે પહેલા વિશ્વાસ સંબધિત ગુણધર્મ આધારિત સેવાઓની ચર્ચા કરી છે ઉદાહરણ તરીકે આરોગ્ય સંભાળ તબીબી સલાહ દાંતની સંભાળ શિક્ષણ કાનૂની સલાહ આ કિસ્સામાં ગ્રાહક માટે નમૂનાનો અનુભવ મેળવવો શક્ય નથી પૂરતી માહિતી અથવા સારી ગુણવત્તાની માહિતી પણ ચોક્કસ વિસ્તાર સુધી જઈ શકે છે પરંતુ હજુ પણ ગ્રાહકના મનમાં રહેલી તમામ ચિંતાઓ અને પ્રશ્નો અથવા અનિશ્ચિતતાઓનો જવાબ આપી શકતા નથી આ એક રેખાકૃતિ છે જે વિવિધ પ્રકારની સેવાઓની યાદી આપે છે અને તેમને આ ત્રણ પ્રકારના લક્ષણો પર મૂકે છે અને તમે જોઈ શકો છો કે ડાબી બાજુએ અમારી પાસે મોટાભાગે ઉત્પાદનો માલસામાન કપડાં ખુરશી એક કાર ખોરાક છે જે મૂર્ત હોય છે અને તેથી અહીં સેવા મેનેજમેન્ટ સેવા માર્કેટિંગે ગ્રાહકોના લક્ષ્ય જૂથ માટે પૂરતી ઉપલબ્ધતા અને સારી માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે માહિતીની અસ્વસ્થતા પેદા કરી શકે તેટલી વધુ નહીં ગ્રાહકને પૂછવામાં ન આવે તેટલું ઓછું નહીં પરંતુ સારી ઉચ્ચ ગુણવત્તાની પૂરતી માહિતી એ સુનિશ્ચિત કરી શકે છે કે અમે જગાડવાની જરૂરિયાત માટે જરૂરી શોધ લક્ષણને સંતોષીએ છીએ પછીની એક પ્રકારની સેવાઓ જેવી કે રેસ્ટોરન્ટમાં ભોજન અથવા વાળ કાપવા કે મનોરંજન ફિલ્મ છે જે પ્રાયોગિક પરિમાણ પર ભારે છે આ કિસ્સામાં તેથી જ મૂવીના ટ્રેલરને વિવિધ ટેલિવિઝન શો અને યૂ ટ્યૂબ જેવી ઇન્ટરનેટ સાઇટ્સ પર પ્રોત્સાહન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેથી જ FM રેડિયો ચેનલો નવી મૂવીના હિટ ગીતોનું સતત પ્રસારણ કરે છે કારણ કે તે કેટલાક નમૂનાનો અનુભવ પ્રદાન કરે છે જે ગ્રાહકને એવી સેવા તરફ આકર્ષે છે જે ઉચ્ચ અનુભવ વિશેષતા સાથે ભારે હોય છે વધુ પડકાર ત્રીજી શ્રેણી ના સંદર્ભમાં છે વિશ્વસનીય વિશેષતા આધારિત સેવાઓ આ તે છે જ્યાં અમારી પાસે સૌથી વધુ શુદ્ધ સેવાઓ છે જેમાં મોટાભાગની મૂર્ત વસ્તુઓ સંકળાયેલી નથી તેથી આ શ્રેણીમાં કાનૂની સેવાઓ શિક્ષણ સંકુલ તબીબી પ્રક્રિયાઓ છે તેથી મૂલ્યાંકનની મુશ્કેલી ડાબેથી જમણે વિસ્તરે છે તેથી આ ત્રણ પ્રકારની વિશેષતાઓને પ્રતિસાદ આપવાની કેટલીક પ્રમાણભૂત પદ્ધતિઓ છે પરંતુ ટોચનો મુદ્દો ગ્રાહકના મનમાં જોખમની ધારણાનું સંચાલન કરવાનો છે સામાન્ય રીતે ગ્રાહક એ ઉચ્ચ સ્તરની જોખમની ધારણા હોય છે જ્યારે ધારો કે ઉત્પાદનોની સેવાઓ મેળવતી હોય છે કારણ કે જેમ આપણે અગાઉ ચર્ચા કરી છે કે સેવાઓ આ બિન શોધક્ષમતા અથવા અમૂર્તતાથી પીડાય છે તેથી જોખમની ધારણા ઉચ્ચ છે અને તેથી અમારે પ્રતિષ્ઠાનું સારું માળખું સ્થાપિત કરવાની જરૂર છેખાતરી કેટલીક માર્ગ મુલાકાતોની ખાતરી અને અગાઉના વપરાશકર્તાઓનું સારુંમાળખું ગ્રાહકોને તેમના પ્રશ્નો ભૂતકાળના ગ્રાહકો સાથે શેર કરવા માટે સોશિયલ મીડિયા સેટઅપ જેઓ ખુશ છે અને તમને સમર્થન આપવા માટે તૈયાર છે વગેરે વગેરે તેથી આ રેખાકૃતિ એ તમામ વ્યૂહરચના છે જે ગ્રાહકની જોખમની ધારણાને પ્રતિભાવ આપે છે તેથી જાહેરાત મફત અજમાયશ ડૉક્ટર ચેમ્બરમાં ઓળખપત્રોનું પ્રદર્શન પુરાવાનો ઉપયોગ અને યાદી પ્રશંસાપત્રો ખાતરી આપે છે કે આ ખ્યાલને સંભાળવાની વિવિધ રીતો છે તેથી હવે તમે મુખ્ય મુદ્દા પર આવી રહ્યા છો કે પૂર્વ સંપાદન તબક્કો અથવા મેળાપ પહેલાના તબક્કામાં ગ્રાહકને ઘણી ચિંતાઓ જોખમની ધારણાઓ હોય છે જેને આપણે મેનેજ કરવાની હોય છે અને ગ્રાહકની ચોક્કસ અપેક્ષાઓ હોય છે જ્યારે તમે ઢાબામાં ભોજન માટે જાઓ છો ત્યારે આ અપેક્ષાઓ સંદર્ભ અનુસાર બદલાય છે એટ્લે કે ઊંચી અપેક્ષા હોતી નથી પરતું જ્યારે તમે કુટુંબ અને મિત્રો સાથે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ત્યારે તમારી અપેક્ષા ઊંચા સ્તર ની હોય છે તેથી આપણી અપેક્ષાઓ સંદર્ભિત છે સમય સાથે બદલાવ સ્થાન અથવા સામાજિક પરિસ્થિતિ અનુસાર ફેરફાર તેથી અપેક્ષામાં ઘણી ભિન્નતાઓ છે અને આ પૂર્વ સંપાદિત અપેક્ષાને સમજવી એ સારો સેવા અનુભવ બનાવવા માટે નિર્ણાયક છે કારણ કે ગ્રાહક સેવા દ્વારા વહે છે હું આ રેખાકૃતિ સાથે સમાપ્ત કરીશ અને તમે મધ્યમાં જોશો અમારી પાસે વાદળી ઝોન છે જે સેવાનું તે ઇચ્છિત સ્તર છે અને નીચલા ભાગમાં અમારી પાસે પૂરતી સેવા છે તેથી જ્યારે ગ્રાહક સેવા સુવિધાનો સંપર્ક કરી રહ્યો હોય ત્યારે ઈચ્છા સેવાના સંદર્ભમાં પહેલેથી જ ચોક્કસ માત્રામાં ફ્રેમિંગ હોય છે જે કર્મચારીઓની જરૂરિયાતમાંથી આવે છે અને જે શક્ય છે તેના પર વિશ્વાસ કરે છે બીજી બાજુ પરિસ્થિતિગત પરિબળોના આધારે સેવામાં ફેરફાર જેમ કે ઉદાહરણ તરીકે જો તમને ભૂખ લાગી હોય તો તમે હાઇવે પર છો અને તમે રસ્તાની બાજુના ધાબા પર રોકો છો તે તબક્કે તમારી અપેક્ષા આ સ્તર પર પૂરતી સેવાની હોઈ શકે છે પરંતુ જો તમે કોઈ અલગ સંદર્ભમાં હોવ તો મૌખિક શબ્દોના આધારે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં સમીક્ષકોના રેટિંગના આધારે તમારી પાસે અપેક્ષાનું આ સ્તર હોઈ શકે છે અને અલબત્ત વચ્ચે એક ઝોન છે જેને તમે સહિષ્ણુતાનું ઝોન કહો છો આ એક ખૂબ જ પ્રખ્યાત માળખું છે જે ઝીથમલ અને અન્ય લોકો દ્વારા તેમના સંશોધન દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને દેખીતી રીતે તમે સરળતાથી સમજી શકો છો કે સેવા પછી અથવા સેવા દરમિયાન પણ જો ગ્રાહકની ધારણા આ પીળા સ્તરથી નીચે છે પર્યાપ્ત સ્તર તો પછી તમે મુશ્કેલીમાં છો અને જો ગ્રાહકની ધારણા વાદળી સ્તરથી ઉપર છે તો તમે વાહ પરિબળ બનાવી રહ્યા છો તો પછી તમે ગ્રાહક આનંદ પેદા કરી રહ્યા છો અને આ ગ્રીન ઝોનની વચ્ચે તમે તટસ્થ તબક્કામાં સેટ છો તેથી દેખીતી રીતે તમે સર્વિસ મેનેજર તરીકે જોઈ શકો છો કે અમારો ઉદ્દેશ્ય સેવા અનુભવ બનાવવાનો હોવો જોઈએ જો ગ્રાહકોની ધારણા આ વાદળી સીમાની બહાર જશે